આગળ હવે આપણે પ્ર્વાહ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત જોઈએ છીએ તે પ્રવાહ દ્વારા નિયંત્રિત છે તેમાં એક નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત છે તેના મૂલ્યો તેમા વહેતા પ્રવાહ ના સ્ક્વેર દ્વારા આપવામાં આવે છે અહીંયા એવા વાયરનો વિચાર સામાન્ય છે કે જેમાં પ્રવાહ વહેતો હોય મૂળભૂત રીતે આ નોડ n1 અને n2 વચ્ચે એક શોર્ટ સર્કિટ હોય છે અને આ તે શાખામાં પ્ર્વાહ મોકલવા માટે છે તેને શ્રેણીમાં મૂકી શકાય છે તે આપણે પછી જોઈશું અત્યારે આપણે સર્કિટ્સ પર આવીએ જેમાં આ પ્રવાહ નિયંત્રિત વોલ્ટેજ સ્રોતનો ઉપયોગ થાય છે તેથી ચાલો કહીએ કે આ પ્ર્વાહ Ix છે તો પછી આ બે ટર્મિનલ્સ વચ્ચેનો વોલ્ટેજ એ RIx આપવામાં આવે છે આ પ્રપોર્શનાલિટી અચળાંક Rm છે આ પ્રપોર્શનાલિટી અચળાંક ને ઘણી વખત ટ્રાંસ રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામા આવે છે દેખીતી રીતે આમાં અવરોધના પરિમાણો છે અને તેને પ્રવાહ ની સાથે ગુણાકાર કરતા તે વોલ્ટેજ માં પરિણમે છે અને તેને પ્ર્વાહ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત નું ટ્રાન્સ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે ફરીથી સંબંધ RmIx તમને કહે છે કે તે રેખીય છે તેથી હું તેમાંથી પસાર થઈશ નહીં આ ખરેખર રેખીય છે અને આ શું અર્થ કરે છે એનો અર્થ માટે તમે કહો કે તમારી પાસે Rmએ 2 kΩ છેતેથી અર્થ એ થાય કે કે જો તમે આ 1 Milliamp સ્રોત જોડેલ હોય તો તમને આ ટર્મિનલ પર 2 વોલ્ટ મળશે પ્ર્વાહ શાખા જે ખરેખર શોર્ટ સર્કિટ છે તેથી ઇન્પુટ પ્રવાહ ને સમજવા માટે સર્કિટમાં ક્યાંક તેને મૂકી શકાય છે દાખલા તરીકે જણાવી દઈએ કે આપણી પાસે આના જેવું સર્કિટ છે જે 1 વોલ્ટ સ્રોત 10 કિલો ઓહ્મ રેઝિસ્ટર થી જોડાયેલું છે આપણે જાણીએ છીએ કે ઓહ્મ ના નિયમ દ્વારા 0 1 મિલી એમ્પિયર તેમાંથી પસાર થશે હવે ચાલો કહી દઈએ કે હું આને અહીં થી તોડી નાખું છું અને તેને પ્ર્વાહ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોત થી કનેક્ટ કરીશ ધારોકે Rm2 kΩ છે આ Ixછે અને આ RmIx છે આનો અર્થ શું થાય છે 2 કિલો ઓહ્મ ગુણ્યા 0 1 મિલી એમ્પિયર કરતા તે 0 2 વોલ્ટ છે તેથી તે અર્થ છે સામાન્ય રીતે તમે કનેક્શન નું આવી રીતે ભંગ કરતા નથી અને અમે આ જેવા દાખલ કરીને આગળ બતાવતા નથી આ સર્કિટ ની રીતે બતાવવામાં આવશે જે નીચે મુજબ છે અમારી પાસે આ 1 વોલ્ટ અને 10 kΩછે આ ક્યાંય પણ કોઈ પણ સર્કીટ હોઈ શકે છે હવે પ્રવાહ નિયંત્રિત પ્ર્વાહ સ્રોતની ઇનપુટ શાખા છે તેના પ્ર્વાહ ને સમજવા માટે આ રેઝિસ્ટર સાથે શ્રેણીમાં મૂકવામાં આવે છે જે સામાન્ય રીતે કરવામાં આવે છે તે ફક્ત આને પ્રવાહ Ix તરીકે લેબલ કરવાનું છે અને તેમાં વોલ્ટેજ સ્ત્રોત Vxછે જે વ્યાખ્યાયિત થયેલ છે કારણ કે મારી પાસે વોલ્ટેજ સ્ત્રોત છે જે RmIx વ્યાખ્યાયિત થયેલ છે તેથી આ તે રીતે સૂચવવામાં આવે છે